હવે આપણે ડિજિટલ સર્કિટ માં ક્લૉકિંગ પર ચર્ચા શરૂ કરીશું હવે આવતા કેટલાક સપ્તાહમાં ખરેખર આપણે ક્લૉકિંગ અને ટાઇમિંગ અને ક્રોસ ટોક ને લગતા આગળના વિવિધ મુદ્દાઓ વિશે વાત કરીશું ક્લૉક એ આજે આપણા ઉપયોગમાં આવતી કોઈપણ ડિજિટલ સિસ્ટમોનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે કારણ કે તમે જાણો છો કે આપણે વ્યવહારમાં જે સર્કિટ્સ અને સિસ્ટમોનો ઉપયોગ કરીએ છીએ તેની પ્રકૃતિ સિક્વન્શિયલ છે તેથી ત્યાં ઘણી બધી ઘટનાઓ છે જે ચિપ અથવા સર્કિટરીની અંદર ચાલી રહી છે અને બધું ક્લૉક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે ક્લૉક સિગ્નલ જે સમગ્ર સિસ્ટમ માટે એક પ્રકારનાં સિંક્રોનાઇઝિંગ માસ્ટર તરીકે કાર્ય કરે છે ઝડપી ક્લૉક હશે તો ઝડપી કામગીરી હશે તેથી જ્યારે આપણે ક્લૉક વિશે વાત કરીએ છીએ ત્યારે ઘણા બધા મુદ્દાઓ છે જે આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે અલબત્ત ક્લૉક સિગ્નલ શું છે સર્કિટની કામગીરીની સ્પીડ થી સંબંધિત વિવિધ પાસાઓ શું છે ક્લૉકના સંદર્ભમાં તમે કયા પ્રકારનાં પરિમાણો વ્યાખ્યાયિત કરો છો અને અલબત્ત આપણે તે પછી જોશું કે જ્યારે આપણે ઉચ્ચ પ્રદર્શન સર્કિટ વિશે વાત કરીએ છીએ જે આજકાલ ખૂબ સામાન્ય છે આપણે સર્કિટને જેટલી ઝડપથી ચલાવાય એટલી ઝડપથી ચલાવવા માંગીએ છીએ જેનો અર્થ સર્કિટનો ડિલે ક્લૉક્ની ફ્રિક્વન્સી શક્ય તેટલી વધારી શકાય છે અલબત્ત પાવર વપરાશની કેટલીક અન્ય મર્યાદાની અંદર આપણે પછીથી તે વિશે વાત કરીશું તેથી આપણે ક્લૉક ડિઝાઇન વિશે આ લેક્ચરમાં આપણી ચર્ચા શરૂ કરીએ છીએ મેં કહ્યું તેમ ડિજિટલ સિસ્ટમ માં સિંક્રોનાઇઝેશન પાછળ ક્લૉકિંગ એ મૂળભૂત ખ્યાલ છે તેથી કોઈપણ સિક્વન્શિયલ સર્કિટ આજે લગભગ તમામ સિક્વન્શિયલ સર્કિટ સિંક્રોનાઇઝ હોય છે તેનાથી વિપરીત તમારી પાસે એસિંક્રનસ સિસ્ટમ હોઈ શકે છે જે ડિઝાઇન અને નિયંત્રણ કરવા માટે અલબત્ત વધુ મુશ્કેલ છે તેમ છતાં તેઓ વધુ સારી અથવા ઉચ્ચ સ્પીડ આપી શકે છે આવા સર્કિટ્સ અને સિસ્ટમોની ડિઝાઇન અને ચકાસણી કરવી ખૂબ જ મુશ્કેલ છે તેથી લગભગ બધી સિસ્ટમો કે જેની આપણે સિંક્રનસ સર્કિટની દ્રષ્ટિએ વાત કરીએ છીએ તે સિંક્રનસ પ્રકૃતિની છે એક ક્લૉક છે જે તમામ કામગીરીને નિયંત્રિત કરે છે તેથી કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ ક્લૉકિંગ સંબંધિત પરિમાણો છે જે વિશે આપણે વાત કરીશું સ્ક્યુ અને જિટર ઘણા બધા ડિલે અવરોધો છે જે વિશે આપણે વાત કરીશું જે અમુક પ્રકારના મહત્તમ અવરોધ અને ન્યુનત્તમ અવરોધો છે સેટઅપ અને હોલ્ડ ટાઈમ્સ કહેવાય છે અને આપણે કેટલાક એવા પરિબળો વિશે વાત કરીશું જે આ સ્ક્યુ અને જિટર પ્રકારની ઘટનાઓને અસર કરે છે તેથી આ તે જ છે જેની મેં વાત કરી આજે જે મોટાભાગની ચિપ્સનો ઉપયોગ થાય છે તે પ્રકૃતિમાં સિંક્રોનાઇઝ હોય છે જેનો અર્થ થાય છે કે એક રેફરન્સ ક્લૉક હોય છે સામાન્ય રીતે ઘણી સિસ્ટમોમાં એક ક્લૉક હોય છે ઘણાબધા ક્લૉક ફેઝિઝ હોઈ શકે છે જે એક બાહ્ય સ્રોતમાંથી ઉત્પન્ન થાય છે તેથી ચિપની બધી આંતરિક પ્રવૃત્તિઓ ક્લૉકના સંદર્ભમાં સિંક્રોનાઇઝ્ડ હોય છે જે સામાન્ય રીતે બહારથી લાગુ પડે છે તેથી ક્લૉક સિગ્નલનો ઉપયોગ સ્ટોરેજ તત્વો ફ્લિપ ફ્લોપ ને સિંક્રનાઇઝ કરવા માટે થાય છે કારણ કે તમે જાણો છો કે જ્યારે તમારી પાસે ઉદાહરણ તરીકે ફ્લિપ ફ્લોપ હોય છે ચાલો કહીએ કે મારી પાસે D ફ્લિપ ફ્લોપ છે જેમાં D ઇનપુટ અને Q આઉટપુટ છે અને ક્લૉક ઇનપુટ હશે આ ક્લૉક છે તો અહીં હું D પર જે કંઈપણ લાગુ કરું છું તે ક્લૉક સાથે સિંક્રોનાઇઝ થઈને ફ્લિપ ફ્લોપની અંદર સંગ્રહિત થઈ જશે તેથી જ્યારે હું ક્લૉક સિગ્નલ કહું છું તો આદર્શ ક્લૉક સિગ્નલ આના જેવું હશે તે પિરિયોડિક સિગ્નલ મળશે જે ચોક્કસ સમયગાળા સાથે ઉપર અને નીચે જશે ચાલો આપણે તેને T કહીએ તેથી આ ફ્લિપ ફ્લોપના પ્રકારને આધારે ક્યાં તો ક્લૉકની વધતી એડ્જ જ્યારે ક્લૉક સિગ્નલ 0 થી 1 સુધી જાય ત્યારે અથવા ક્લૉક સિગ્નલ 1 થી 0 સુધી જાય ત્યારે ફ્લિપ ફ્લોપ સક્રિય થઈ શકે છે તેથી જ્યારે તે નેગેટિવ એડ્જ ટ્રિગર્ડ હોય છે ત્યારે આપણે સામાન્ય રીતે ક્લૉક સિગ્નલ કે કલૉક ઇનપુટ પર બબલ નો ઉપયોગ કરીએ છીએ આને સામાન્ય રીતે એડ્જ ટ્રિગર્ડ ફ્લિપ ફ્લોપ કહેવામાં આવે છે હવે તેનાથી વિપરીત આપણી પાસે એક લાચ હોઈ શકે છે જ્યાં આ સ્ટોરેજ આ કલૉકની એડ્જ દ્વારા નહીં પરંતુ લેવલ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે જ્યાં સુધી ક્લૉક હાઈ હોય ત્યાં સુધી આ ફ્લિપ ફ્લોપ અથવા લાચ ખુલે છે જે આવે ઇનપુટ આવે છે તે સંગ્રહિત થશે અને છેલ્લું મૂલ્ય તેથી ક્લૉક નીચે જાય પછી જે મૂલ્ય હશે જે છેવટે સંગ્રહિત થશે આગળની વસ્તુ કે જે વિશે આપણે વાત કરી તે છે પાઇપલાઇનિંગ આજે આપણે જે સિસ્ટમનો ઉપયોગ કર્યો છે તે સારી રીતે પાઇપલાઇનવાળા છે વિવિધ પ્રકારના પાઇપલાઇન સિસ્ટમ્સ અથવા પાઇપલાઇન પ્રોસેસર છે તેથી ઉદાહરણ તરીકે વિશિષ્ટ ઇનસ્ટ્રક્શન પાઈપલાઈનિંગમાં આજે આપણે જે પ્રોસેસરોની વાત કરીએ છીએ તે ઇનસ્ટ્રક્શનની સંખ્યા જે આપણે સેકંડ દીઠ એક્ઝિક્યુટ કરીએ તેને સુધારવા માટે આંતરિક રીતે પાઈપલાઈનિંગનો ઉપયોગ કરે છે તે થ્રુપુટ ને સુધારે છે અને એગ્રેસિવ પાઇપલાઇનિંગ ઉચ્ચ ફ્રિક્વન્સી ઓપરેશન તરફ દોરી જાય છે હું આ સમજાવવા પ્રયત્ન કરીશ પરંતુ પાઇપલાઇન કેવી દેખાય છે એક પાઈપલાઈન આના જેવું દેખાય છે આ એક બે સ્ટેજ ની પાઇપલાઇનનું ઉદાહરણ છે આ કાળા શેડવાળા પ્રદેશો બે સ્ટેજમાં છે અને વચ્ચે કેટલાક રજિસ્ટર સ્ટોરેજ તત્વો છે તેઓ એક ક્લૉક દ્વારા નિયંત્રિત થાય છે અને આ ચાર સ્ટેજની પાઇપલાઇન છે તેથી પાઇપલાઇન પાછળનો મૂળભૂત વિચાર શું છે ચાલો હું આ ઉદાહરણની સહાયથી સમજાવવાનો પ્રયાસ કરું માની લો કે મારી પાસે કેટલીક ગણતરી છે જે હું કરવા માંગું છું તો ચાલો આપણે તેને S કહીએ તેથી હું ઇનપુટ આપુ છું તો મને આઉટપુટ મળે છે માની લો કે ડેટા ના એક સેટ પર પ્રક્રિયા કરવામાં જે સમય લાગે છે તે T છે તેથી n ડેટા આઇટમ્સ માટે કુલ સમય કેટલો હશે ચાલો આપણે તેને ટાઇમ n કહીએ આ n નો T દ્વારા ગુણાકાર હશે હવે હું શું કરું છું હું કહું છું કે આ એક જ સ્ટેજને બદલે હું આ ગણતરીને નાના સ્ટેપ્સમાં વહેંચું છું તો ચાલો ચાર ઉદાહરણ તરીકે લઈએ તેથી હું તેમને S1 S2 S3 અને S4 કહું છું તેથી ઇનપુટ આવી રહ્યું છે S1 નું આઉટપુટ S2 ના ઇનપુટ પર જશે S2 નું આઉટપુટ S3 ના ઇનપુટ પર જશે એવી રીતે તેથી આ આખી ગણતરી S નો વિચાર નીચે મુજબ છે હું જાણે એને ચાર ભાગોમાં વહેંચું છું તેથી મેં તેમને S1 S2 S3 અને S4 કહ્યું એવું નથી કે હું હાર્ડવેર ને ચાર ગણુ કરું છું સમાન હાર્ડવેર છે પરંતુ હું તેને ચાર ભાગોમાં વહેંચી રહ્યો છું જે ટાઇમ ની દ્રષ્ટિએ લગભગ સમાન જટિલ છે હવે ડેટા આઇટમની દ્રષ્ટિએ ચાલો કહીએ કે ઇનપુટ ડેટા આવી રહ્યો છે એક બે ત્રણ ચાર એવી રીતે તેથી તે આ રીતે કાર્ય કરે છે આ ટાઇમ્સ સ્ટેપ્સ છે ચાલો કહીએ કે એક સ્ટેજને પૂર્ણ થવા માટે જે સમય લીધો આપણે તેને નાનો t કહીએ તેથી t 2t 3t એવી રીતે શું થશે ચાલો પહેલા આપણે આ સ્ટેજીસ S1 S2 S3 અને S4 થી દર્શાવીએ તેથી વિચાર આના જેવો હશે આ S1 ડેટા સેટ 1 પર કામ કરવાનું શરૂ કરશે તે સમાપ્ત થયા પછી તે S2 પર જશે અને સમાપ્ત થયા પછી તે S3 પર જશે સમાપ્ત થયા પછી તે S4 પર જશે હવે જ્યારે આ S1 S1 નું આઉટપુટ S2 ના ઇનપુટ પર જાય છે ત્યારે પાઇપલાઇનીંગનો વિચાર એ છે કે હું S1 માં બીજી ઇનપુટ ગણતરી શરૂ કરવા માંગું છું તે જ ઓવર લેપ ફેશન માં એ જ રીતે જ્યારે આ S3 પર જાય છે ત્યારે હું અહીં 2 શરૂ કરવા માંગું છું અને અહીં 3 શરુ કરું છું તેથી આ રીતે તે ઓવરલેપ ફેશનમાં આગળ વધશે આ રીતે તે આગળ વધશે તમે જુઓ છો કે ચાર સ્ટેપ્સ પછી પ્રથમ આઉટપુટ જનરેટ થાય છે અને તે પછી દરેક સ્ટેપમાં એક આઉટપુટ જનરેટ થશે તેથી n ડેટા આઇટમ્સ માટે તમારી પાસે આવી ગણતરી હોઈ શકે કુલ સમય અહીં સ્ટેજીસની સંખ્યા હશે 4 ઓછા 1 આ સમય પાઇપલાઇનને ભરવા માટેનો સમય વત્તા ડેટાની સંખ્યા છે કારણ કે આ પ્રારંભિક સમય 3 પછી મને દરેક ક્લૉક પલ્સ માં 1 આઉટપુટ મળશે જે આખું t થી ગુણાશે તેથી તે લગભગ n વત્તા 3 છે બરાબર આ જુઓ આ તમે કહી શકો છો કે આ લગભગ બરાબર છે તેથી તમે તે જ સમયે જોઈ શકશો કે હું લગભગ 4 નું સ્પીડ અપ વધારવા માટે સક્ષમ છું તેથી આ આશરે 4 નું સ્પીડ અપ દર્શાવે છે જે સ્ટેજીસની સંખ્યાને સમાન છે પરંતુ આ સ્ટેજીસને અલગ કરવા માટે આપણને સ્ટેજીસ વચ્ચે રજિસ્ટર સ્ટેજીસની જરૂર છે આ ક્લૉક દ્વારા ફીડ કરવામાં આવશે આ ક્લૉક સિગ્નલ આપશે પાઇપલાઇનીંગ પાછળ આ એક મૂળભૂત વિચાર છે અને આપણે આજે જે લગભગ તમામ સિસ્ટમો જોઇએ તો કાર્યક્ષમતાના કારણોસર બધાને ઇન્ટરનલ પાઇપલાઇન સ્ત્રક્ચર છે આ થ્રુપુટને કારણે થ્રુપુટમાં વધારો જે તમે તે કરીને મેળવો તેથી આ મૂળભૂત વિચાર છે તમે જોઈ શકો છો કે આવશ્યકપણે આપણી પાસે ઘણા S1 S2 S3 S4 બ્લોક્સ છે જે કોમ્બીનેશનલ સર્કિટ છે અને વચ્ચે કેટલાક રજિસ્ટર અથવા સ્ટોરેજ તત્વો છે આ એક લાક્ષણિક સર્કિટ આજે જોવા મળે છે તેથી આ તમને ઉદાહરણોની પ્રશંસા કરવા પ્રેરે છે જે આપણે પછીથી જોશું કારણ કે આપણે પછીથી જોઈશું કે આપણી પાસે શું છે કેટલાક કોમ્બીનેશનલ સર્કિટની વચ્ચે આપણી પાસે બે સ્ટોરેજ તત્વો છે તેથી નીચલા લેવલમાં બે ફ્લિપ ફ્લોપની વચ્ચે નાના કોમ્બીનેશનલ સર્કિટ હશે તેથી જો તમે તે નાના સર્કિટનું વિશ્લેષણ કરી શકો છો તો તમે પાઈપલાઈન પ્રકારના આર્કિટેક્ચર નું વિશ્લેષણ પણ કરી શકો છો જે મૂળભૂત રીતે ખૂબ સમાન સ્ત્રકચર ધરાવે છે સરસ તો બીજો મુદ્દો આપણે તેના વિશે પણ વાત કરીએ આ પ્રોસેસરની કામગીરી સાથે સંબંધિત કંઈક છે તેથી અહીં આપણે એક CPU પ્રોસેસર વિશે વાત કરી રહ્યા છીએ જે ઇનસ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન કરે છે સમાન પ્રકારની ચર્ચા અન્ય પ્રકારની ડિજિટલ સર્કિટ્સ પર પણ લાગુ થઈ શકે છે પરંતુ આપણે અહીં ફક્ત પ્રોસેસર વિશે વાત કરી રહ્યા છીએ તેથી અહીં એક્ઝિક્યુશ નો કુલ સમય ઇનસ્ટ્રક્શનની સંખ્યાનું પરિણામ હશે ઇનસ્ટ્રક્શનની સંખ્યા દરેક ઇનસ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી ક્લૉક સાયકલ ની સંખ્યા આને કહેવાય સાયકલ દીઠ ઇનસ્ટ્રક્શનનો ક્લૉક પિરિયડ દ્વારા ગુણાકાર તેથી જો તમે આ ત્રણ વસ્તુઓને એક સાથે ગુણો છો તો તમને પ્રોગ્રામ માટેનો કુલ એક્ઝિક્યુશન સમય મળશે હવે જો હું પ્રોસેસર ઝડપી બનાવવા માંગું છું તેનો અર્થ એ કે હું એક્ઝેક્યુશન સમય ઘટાડવા માંગુ છું તેથી હું તે કેવી રીતે કરી શકું છું તે હું ત્રણ અલગ અલગ રીતે કરી શકું છું ક્યાં તો હું ઇનસ્ટ્રક્શનની સંખ્યાને ઘટાડી શકું છું આ હું ઇનસ્ટ્રક્શન સેટ આર્કિટેક્ચરને સુધારીને કરી શકું છું જેમ કે ઉદાહરણ તરીકે ધારો કે મારી પાસે કમ્પ્યુટર છે જ્યાં મારી પાસે ગુણાકાર ઇનસ્ટ્રક્શન નથી તેથી ગુણાકાર કરવા માટે મને ઘણી ઇનસ્ટ્રક્શનનો ઉપયોગ કરવો પડી શકે છે પરંતુ જો હું કોઈ નવી ઇનસ્ટ્રક્શન સેટમાં જઈશ જ્યાં ગુણાકાર છે તો ઇનસ્ટ્રક્શનની સંખ્યા ઓછી હશે તે IC ઘટાડવાની એક રીત છે ઇનસ્ટ્રક્શન દીઠ સાયકલને ઘટાડો અહીં આપણી પાસે વધુ સારી પાઇપલાઇન હોઈ શકે છે ડીપર પાઇપલાઇન પાઇપલાઇન સ્ટેજીસની સંખ્યામાં વધારો કરીને પ્રક્રિયાને વધુ ઓવરલેપ કરે છે જેથી પ્રક્રિયા વધુ ઝડપી થઈ શકે ઇનસ્ટ્રક્શન દીઠ જરૂરી સાયકલની સંખ્યા નીચે જશે અને જ્યારે તમે ટાઇમ પિરિયડ ક્લૉક પિરિયડ અથવા CCT ઘટાડવાની વાત કરો છો ત્યારે તે તમે લોજિક ડિઝાઇન કેવી રીતે કરી રહ્યા છો તેના પર નિર્ભર છે આ તે કંઈક છે જે મુખ્યત્વે આપણી ચર્ચાનો વિષય બનશે અને ફેબ્રીકેશન ટેકનોલોજી પર વધુ સારી ટેકનોલોજીનો અર્થ ઝડપી સર્કિટ થશે જેનો અર્થ ઝડપી ક્લૉક હશે પરંતુ ટેકનોલોજી કેટલીકવાર ડિઝાઇનર ના નિયંત્રણમાં હોતી નથી ડિઝાઈનર ફ્લિપ ફ્લોપ્સ સાથે ગેટ્સ સાથે લોજિક ડિઝાઇન સાથે રમી શકે છે અને ભૂલો વિના સર્કિટને ઝડપથી બનાવવાના માર્ગો શોધી શકે છે તે જ તમે જોવા માંગો છો તેથી આપણું પ્રાથમિક ધ્યાન ક્લૉકીંગના મુદ્દાઓ પર રહેશે ખાસ કરીને ત્રીજું CCTમાં ઘટાડો તેથી તમે આ કેવી રીતે કરી શકો છો ઠીક છે મેં એડ્જ ટ્રિગર્ડ ફ્લિપ ફ્લોપ વિશે વાત કરી અહીં કેટલાક નિવેદનો છે જે તમે અહીં આપી રહ્યાં છો તે આ પછીથી વધુ વિગતવાર સમજાવશે પ્રથમ તે છે કે આપણે આજે જે સર્કિટનો ઉપયોગ કરીએ છીએ તે એડ્જ ટ્રિગ્ડ ઓપરેશન પર આધારિત છે તેનો અર્થ એ કે જ્યારે પણ ક્લૉક લો થી હાઈ પોઝિટિવ એડ્જ ટ્રિગરે જાય અથવા હાઈ થી લો નેગેટિવ એડ્જ ટ્રિગરે જાય ત્યારે ફ્લિપ ફ્લોપ ટ્રિગર થઈ જાય છે તેથી એક સમય T પર રહેલો ડેટા ચાલો કહીએ કે t વત્તા T પછી આગળની ફ્લિપ ફ્લોપ પર પહોંચવું જોઇએ T એ ક્લૉક પિરિયડ છે એવું કંઈક છે જેને કોંસિક્વંશ સેટઅપ ટાઇમ કહેવામાં આવે છે જેને આપણે પછીથી જોશું ચાલો હમણાં માટે આને અવગણીએ તેથી આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે એક સેટઅપ ટાઇમ t વત્તા T પહેલાં આગલી ફ્લિપ ફ્લોપ પર ડેટા પહોંચવો જ જોઇએ સારું અહીં આપણે ફરીથી તે પાઈપલાઈન પ્રકારની આર્કિટેક્ચર વિશે વાત કરી રહ્યા છીએ તેથી તમે આ પ્રકારની આર્કિટેક્ચરને વળગી રહો છો જ્યાં મારી પાસે સ્ટેજ છે જે કોમ્બીનેશનલ સર્કિટ છે મારી પાસે રજિસ્ટર છે ચાલો એને Ri કહીએ મારી પાસે બીજું રજિસ્ટર છે ચાલો એને Ri વત્તા 1 કહીએ તેથી આ આઉટપુટ આના ઇનપુટ પર જાય છે આ આઉટપુટ આના ઇનપુટ પર જાય છે અને મારી પાસે ક્લૉક સિગ્નલ છે જેનો ઉપયોગ ક્લૉક રજિસ્ટર તેમજ આ રજિસ્ટર માટે થાય છે અને T એ કલોકનો ટાઇમ પિરિયડ છે આ t છે તેથી આપણે શું કહી રહ્યા છીએ અહીં જે પણ ડેટા રહે છે ચાલો આપણે કહીએ કે આ સ્મોલ t છે તેથી તે તૈયાર હોવું જોઈએ ધારો કે આ રજિસ્ટર બધા લિડિંગ પોઝિટિવ એડ્જ ટ્રિગર્ડ છે તેથી જ્યારે આગળનો સ્ટેજ આવે તે પહેલાં આ ડેટા આગામી ફ્લિપ ફ્લોપમાં તૈયાર હોવો આવશ્યક છે જેથી સાચું આઉટપુટ સ્ટોર થાય તેથી આ કેપિટલ ટાઈમ T સેટઅપ ટાઇમ પર કંઈક છે હું તે વિશે પછીથી વાત કરીશ તે સ્ટોરેજ તત્વોના ગુણધર્મો છે તેથી આપણે કંઈક આપવું પડશે તમે કહી શકો છો સેટઅપ ટાઇમ તરીકે ઓળખાતી આ વસ્તુની સંભાળ રાખવા માટે ક્લૉક પિરિયડના સંદર્ભમાં વ્યવસ્થા આ આપણે પછી જોશું થોડા સમય પછી તેથી મૂળભૂત રીતે ક્લૉકિંગ સંબંધો આ જેવા છે કોમ્બિનેશનલ બ્લોકના દરેક ઇનપુટ ફ્લિપ ફ્લોપથી દરેક આઉટપુટ ફ્લિપ ફ્લોપમાં ડિલે થાય છે જેનો અર્થ પાઇપલાઇન સર્કિટ માટે સ્ટેજના ઇનપુટ રજિસ્ટરથી આઉટપુટ રજિસ્ટર સુધી T કરતાં ઓછું હોવું જોઈએ સેટઅપને અવગણવું જો તમારી પાસે સેટઅપ છે તો તેથી T થોડું ઓછું થશે તેથી આ આપણે થોડા સમય પછી જોશું શા માટે T થોડું ઓછું થઈ રહ્યું છે અને ક્લૉક સિગ્નલનો બીજો મહત્વપૂર્ણ ગુણધર્મ પણ આપણે પછીથી સંબોધન કરીશું જો ઘણા ફ્લિપ ફ્લોપ સર્કિટમાં રજિસ્ટર થાય છે તો તમે આદર્શ રીતે શું ઇચ્છો છો કે સિગ્નલ તે જ સમયે તમામ ફ્લિપ ફ્લોપ પર પહોંચવું જોઈએ તેથી જો આ સુનિશ્ચિત નથી કરી શકાતું તો કરેક્ટનેસ ઓપેરશન સાથે ચેડા કરી શકાય છે તેથી ક્લૉક સર્કિટરી માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ડિઝાઇન પરિમાણ પણ છે કે જ્યારે પણ હું ક્લૉક સિગ્નલને ફીડ કરવા માંગું છું ત્યારે તેઓ બધા એક જ સમયે ત્યાં પહોંચવા જોઈએ આ એવી બાબત છે જેની આપણે પછીથી ચર્ચા કરીશું હમણાં નહીં તો આ આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે આપણી પાસે ક્લૉક સિગ્નલ આવે છે સમય T થી શરુ થઇને t વત્તા કેપિટલ T ટાઇમ પિરિયડ છે t વત્તા 2T છે તેથી તમારી પાસે એક સ્ટેજ છે ચાલો આપણે એક સ્ટેજ ધ્યાનમાં લઈએ જે આવશ્યક રૂપે કોમ્બીનેશનલ સર્કિટ છે તે પહેલાં રજિસ્ટર સાથે તે પછી રજીસ્ટર સાથે આ કલોક આવે છે અને આ સમય T પર્યાપ્ત મોટું હોવું જોઈએ જેથી કોમ્બીનેશનલ સર્કિટના ડિલેના સૌથી ખરાબ કિસ્સામાં તે ગણતરી પૂર્ણ હોવી જોઈએ તેથી જ્યારે પણ આગળની એડ્જ અહીં આવે ત્યારે સાચું આઉટપુટ અહીં સ્ટોર થવું જોઈએ તેથી જો ફક્ત આ સુનિશ્ચિત કરવામાં આવે તો પાઇપલાઇનિંગ યોગ્ય રીતે કાર્ય કરે છે કે જેથી સ્ટેજ 1 નું આઉટપુટ સ્ટેજ 2 પર જવું જોઈએ સ્ટેજ 2 નું સ્ટેજ 3 પર જવું જોઈએ કારણ કે આગામી ડેટા પણ સમાંતર આવે છે તેથી ત્યાં ઓવરલેપ પ્રકારનું એક્ઝિક્યુશન થશે કારણ કે ડેટા 1 સ્ટેજ 1 થી સ્ટેજ 2 પર જાય છે ડેટા 2 સ્ટેજ 2 માં આવશે તેથી ત્યાં સિંક્રનાઇઝેશન અથવા ડેટાની લોક સ્ટેપ મૂવમેન્ટ હોવી જોઈએ જો ક્લૉકિંગ અને ડિલે એકદમ સિંક્રનાઇઝેશનમાં નથી તો સમસ્યા થશે જો સ્ટેજ 2 ને તેની ગણતરી માટે પૂરતો સમય ન આપે તો પછી ખોટું આઉટપુટ આઉટપુટ રજિસ્ટરમાં સ્ટોર થઈ શકે છે તે આપણે ખૂબ કાળજી લેવી જોઈએ તો ચાલો પહેલા સ્ક્યુ અને જિટર જોઈએ આ બે પરિમાણો છે જે ક્લૉક ડિસ્ટ્રીબ્યુશન થી સંબંધિત છે તો ક્લૉક ડિસ્ટ્રીબ્યુશનનો અર્થ શું છે ક્લૉક ડિસ્ટ્રીબ્યુશનનો અર્થ આવશ્યકપણે એવો થાય છે ચાલો કહીએ કે મારી પાસે ચિપ છે જેમ મેં કહ્યું હતું કે સામાન્ય રીતે આપણે આઉટપુટથી ક્લૉકનો એક સોર્સ લાગુ કરીએ છીએ અને અંદર કંઈક સર્કિટરી હશે જે તમને આ ક્લૉક સિગ્નલને તમારી ચિપની અંદરના ઘણા સ્થળોએ જવાની મંજૂરી આપે છે જ્યાં ક્લૉક સિગ્નલને જવાની જરૂર છે તેથી આ ક્લૉક સિગ્નલોને અહીં જવાની જરૂર પડશે તેને અહીં જવાની જરૂર છે તેને અહીં જવાની જરૂર છે આ બધા પોઈંટ્સ પર તેથી આ એક ગુણધર્મ છે જેને આ કલોક નેટવર્ક એ અનુસરણ કરવું જોઈએ અથવા તેની ખાતરી કરવી જોઈએ અને બીજી વાત એ છે કે જેમ મેં કહ્યું હતું કે ક્લૉક સિગ્નલ લગભગ તે જ સમયે બધા 1 પોઇન્ટ્સ સુધી પહોંચવા જોઈએ કારણ કે જો તે સુનિશ્ચિત ન કરવામાં આવે તો ગણતરીમાં થોડી ભૂલ થઈ શકે છે ચાલો જોઈએ આ બે પરિભાષા સ્ક્યુ અને જિટર જે આ ડિસ્ટ્રીબ્યુશન પ્રોબ્લેમ થી સંબંધિત છે અને તે કેવી રીતે સંબંધિત છે તેથી જેમ મેં કહ્યું છે કે ક્લૉક સામાન્ય સંદર્ભ સિગ્નલ આપે છે જે તે બધાં ચિપમાં વહેંચી શકાય છે કારણ કે તે બધાં ચિપમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે તેથી ક્લૉક નેટની કુલ લંબાઈ ઘણી મોટી હોઈ શકે છે અને આ સમાન સિગ્નલની ઘણી બધી ભૌતિક અભિવ્યક્તિઓ તરફ દોરી જશે આના કારણે વિવિધ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે તો કઈ પ્રકારની સમસ્યાઓ પ્રથમ સ્ક્યુ છે સ્ક્યુ કહે છે કે ક્લૉક નેટવર્ક પર કોઈપણ લિફ નોડ વચ્ચે મહત્તમ ડિલે આનો મતલબ શું થયો આ ક્લૉકનું નેટવર્ક છે ક્લૉક અહીં આવી રહ્યું છે તે બધે જ પહોંચવું જોઈએ ચાલો કહીએ કે આ પોઈંટ x છે ચાલો કહીએ કે આ પોઈંટ y છે તેથી શું થઈ શકે છે કે એક પોઈંટ x માં ક્લૉક સિગ્નલ આના જેવો હોઈ શકે તેથી તમે શું જોઈ શકો છો કે જ્યારે ક્લૉક y સુધી પહોંચે છે ત્યારે જુદા જુદા પાથ માં ડિલેમાં તફાવત હોવાને કારણે ડિલે હોય શકે ક્લૉક અમુક રકમથી ડિલે થાય છે જે પાથ પરના વધારાના ડિલે પર આધારિત છે અને આ તે છે જેને સ્ક્યુ કહેવામાં આવે છે આ તફાવત ડિલેમાં તફાવત છે કે જ્યારે પણ હું ક્લૉકને ફિડ કરું છું ત્યારે તે જુદા જુદા સમયે ક્લૉકના નેટવર્કના લિફ નોડના જુદા જુદા અંતિમ પોઈંટ્સ સુધી પહોંચે છે આ જ છે જેને સ્ક્યુ કહેવામાં આવે છે એ જ રીતે તમારી પાસે જિટર હોઈ શકે છે ચાલો આપણે અહીં કહીએ કે હું એક વિશિષ્ટ પોઈંટને જોઈ રહ્યો છું જે બંને x અને y નથી પરંતુ ચોક્કસ પોઈંટ x છે તેથી તમે જોઈ શકો છો તે કંઈક આ રીતે છે ચાલો કહીએ કે મારી પાસે એક પોઈંટ x છે જ્યાં ક્લૉક આવી રહી છે ચાલો આપણે કહીએ કે પ્રથમ ક્લૉક T ના ડિલે પછી આવી રહી છે બીજી ક્લૉક 0 9T ના ડિલે પછી આવે છે ત્રીજી ક્લૉક સિગ્નલ 1 1T ના ડિલે પછી આવે છે તેથી સમાન લિફ નોડ માટેના ટાઇમ પિરિયડમાં ક્રમિક ક્લૉક પલ્સ આવી રહ્યા છે તો તે બધા આદર્શ રીતે પિરિયડ T T T T ના ગેપમાં આવી રહ્યા છે પરંતુ ક્લૉકના ક્લૉક પલ્સના ડિલેમાં ફેરફાર છે જે જિટર કહેવાય છે જિટર એ એક લિફ નોડ માટે ક્લૉક સાયકલ ટાઇમનો ફેરફાર છે અને સ્ક્યુ એક કરતા વધુ લિફ નોડ તરફ ડિલેમાં ફેરફાર હોઈ શકે છે ક્લૉકો વિવિધ સમયે દેખાઈ શકે છે આ બે સમસ્યાઓ છે જે અગત્યની છે અને જો નિયંત્રિત અથવા યોગ્ય રીતે સામનો કરવામાં ન આવે તો સર્કિટ યોગ્ય રીતે કાર્ય કરશે નહીં તો ચાલો જોઈએ આ તે છે જે મેં સ્ક્યુ અને જિટર વિશે વાત કરી છે તે આકૃતિમાં આવું દેખાય છે તેથી તમે જુઓ છો કે આ એક ક્લૉક સિગ્નલ છે જ્યાં આદર્શ વર્ટિકલી રાઇઝિંગ થવાને બદલે વર્ટિકલ ફોલિંગ થાય છે જે ધીમું રાઇઝ અને ધીમું ફોલ દર્શાવે છે જે ક્લૉકના સિગ્નલોના વિશિષ્ટ આકારો છે કારણ કે ત્યાં એક મર્યાદિત રાઇઝ ટાઇમ અને મર્યાદિત ફોલ ટાઇમ હશે રેઝિસ્ટિવ અને કેપેસિટીવ અસરના લીધે અને વાસ્તવિક ક્લૉક હું કહું છું કે ટાઇમ પિરિયડ હજી T જ છે પરંતુ એડ્જીસ ડિલે થઈ રહી છે તેથી આદર્શ ક્લૉક અહીં આવી હોવી જોઈએ પરંતુ કેટલાક વધારાના ડિલેને કારણે ક્લૉક કેટલાક ડિલે પછી પહોંચે છે તેને સ્ક્યુ કહેવામાં આવે છે પરંતુ આ સ્ક્યુ ડિલે એ બધી ક્રમિક પલ્સ માટે સમાન છે પરંતુ જીટર કહે છે કે પ્રથમ એડ્જ આટલા ડિલે પછી આવી રહી છે બીજું આના કરતા કંઈક વધારાના ડિલે આ વત્તા આ પછી આવી રહી છે આને જિટર કહેવામાં આવે છે કારણ કે ક્લૉકની એડ્જ T ના ડિલે સાથે નથી આવી રહી છે જ્યાં t પ્લસ જીટર અને જીટર અવ્યવસ્થિત રીતે બદલાઇ શકે છે આ જિટરનો અર્થ છે ચાલો હવે આપણે સેટઅપ તરીકે કહેવાતું કંઇક અને હોલ્ડ ટાઇમ્સ જે સ્ટોરેજ તત્વોને લગતું છે તે જોઈએ તેથી આપણે જે જોઈએ છીએ તે આ સર્કિટ જેવું છે એવું કહીએ ફરીથી હું આ પાઇપલાઇનનું ઉદાહરણ લઈ રહ્યો છું ત્યાં રજીસ્ટર સ્ટેજીસ છે અને કોમ્બિનેશનલ સર્કિટ્સ છે તો ચાલો આ બે ક્લૉક સિગ્નલને અલગથી નામ આપીએ હું આને ડ્રાઇવિંગ ક્લૉક કહી રહ્યો છું આ રીસિવિંગ ક્લૉક તરીકે છે અને આ t લોજિક છે જે લોજિક સર્કિટરી અથવા સ્ટેજનો ડિલે છે ચાલો જોઈએ તેથી લોજિકનું મૂલ્યાંકન ડ્રાઇવિંગ ક્લૉકની રાઇઝિંગ એડ્જથી શરૂ થાય છે કેમ કે જ્યારે આપણને ડ્રાઇવિંગ ક્લૉકની રાઇઝિંગ એડ્જ મળે છે તે જે પાછલા સ્ટેજમાંથી ઇનપુટ આવે છે તે આ રજિસ્ટરમાં સ્ટોર થઈ જશે અને આ લોજિક સ્ટેજ એની ગણતરીઓ શરુ કરશે તેથી લોજિકનું મૂલ્યાંકન તે સમયે શરૂ થાય છે તેથી સાચા ઓપરેશન માટે લોજિક સિગ્નલ અથવા લોજિક સર્કિટ્રીને તેનું મૂલ્યાંકન તે ફ્લિપ ફ્લોપ સુધી પહોંચે તે પહેલાં પૂર્ણ કરવું આવશ્યક છે અને રીસિવ ક્લૉકોનો આગલો સ્ટેજ આવે છે હું કહું છું કે t લોજિકનો ડિલે થાય છે અને જ્યારે આ લોજિક સર્કિટ તેની ગણતરી સમાપ્ત કરે છે ત્યારે તે રીસિવ થવી જ જોઇએ આ પોઇંટ પર પહોંચવું જોઈએ અને પછી ફક્ત આ ક્લૉક આવવું જોઈએ અન્યથા કેટલાક ખોટા મૂલ્ય સ્ટોર થઈ શકે છે હવે આપણે શું કહીએ છીએ તેઓ કંઈક સેટઅપ ટાઇમ કહે છે તેથી દરેક ફ્લિપ ફ્લોપમાં થોડો ડિલે હોય છે ડિલે કયા સંદર્ભમાં જ્યારે ક્લૉક સિગ્નલ આવે છે ત્યારે ઇનપુટ ડેટા ફ્લિપ ફ્લોપમાં તુરંત સ્ટોર થતો નથી ત્યાં ડિલે થાય છે જે પછી ડેટા સ્ટોર થાય છે અને ઇનપુટ ડેટાને ન્યૂનતમ સમય માટે સ્થિર પણ રાખવો પડશે તે પછી જ તે યોગ્ય રીતે સ્ટોર થશે નહીં તો ખોટો ડેટા સ્ટોર થઈ શકે છે આને સેટઅપ ટાઇમ કહેવાય છે તેથી સેટઅપ ટાઇમની વ્યાખ્યા શું છે તે સિગ્નલ ફ્લિપ ફ્લોપ દ્વારા કબજે કરવામાં આવે તે પહેલાં સિગ્નલને સ્થિર થવા માટે જોઈતો ન્યૂનતમ સમય છે અને જ્યારે તમે સેટઅપ ટાઇમની ગણતરી કરી રહ્યા હો ત્યારે તમારે ડ્રાઇવ ક્લૉક અને રીસિવ ક્લૉકની વચ્ચે આ સ્ક્યુ અને જિટરની પણ કાળજી લેવી જોઈએ તો આ આપણે ધીમે ધીમે જોશું તેથી આ સમય આકૃતિ ફરીથી જુઓ આ ડ્રાઇવ ક્લૉક છે આ રીસિવ ક્લૉક છે તેથી આપણે શું કહી રહ્યા છીએ કે આ લોજિકનો ડિલે છે આ સ્ટેજનો ખરાબ કિસ્સામાં મહત્તમ ડિલે તેથી આ એડ્જથી જ્યારે પણ ડ્રાઇવ ક્લૉક 0 થી 1 સુધી જાય છે આ સ્ટેજ ગણતરી શરૂ કરે છે માની લો કે આટલો સમય લાગે છે t લોજિક એ કુલ સમય છે જ્યારે ડેટા આ લોજિક સર્કિટના આઉટપુટમાં ઉપલબ્ધ છે તે પછી મારે આ મૂલ્યને આ ઓછામાં ઓછા t સેટઅપ ટાઇમ માટે સ્થિર રાખવું પડશે નહીં તો તે અહીં યોગ્ય રીતે સ્ટોર થતું નથી તેથી આ આવશ્યકતા છે જે કહે છે કે તમારે લોજિક સર્કિટ દ્વારા ડેટાની ગણતરી કરવા માટેના મહત્તમ સમયની રાહ જોવી પડશે પછી તમારે ઓછામાં ઓછા t સેટઅપ ટાઇમની રાહ જોવી જ જોઇએ કે જે અહીં ફ્લિપ ફ્લોપ્સનો સેટઅપ ટાઇમ છે પછી જ આપણે રીસિવિંગ ક્લૉક લાગુ કરીશું રીસિવિંગ ક્લૉકની એડ્જ આ પહેલાં ન આવવી જોઈએ જો તે આ પહેલાં આવે તો ભૂલ થઈ શકે છે જો આપણે સ્ક્યુ અને જિટરને ધ્યાનમાં લઈએ તો આ સમય વધુ લંબાઇ શકે છે કારણ કે જો સ્ક્યુ અને જિટરના લીધે ક્લૉકમાં કેટલાક વધારાના ડિલે થઈ શકે છે તેથી રીસિવ ક્લૉક ડિલે થઈ શકે છે તેથી તમારી ટાઈમિંગની આવશ્યકતા શું હશે તમારો કુલ ટાઈમ પિરિયડ લોજિક સર્કિટના સૌથી ખરાબ કિસ્સામાં ડિલે કરતા સમાન અથવા વધારે હોવો જોઈએ એટલે કે પાઇપલાઇનનો સ્ટેજ વત્તા રીસિવિંગ ફ્લિપ ફ્લોપનો આ સેટ ટાઈમ વત્તા મહત્તમ ક્લૉક સ્ક્યુ વત્તા મહત્તમ જિટર તેથી તમે તેમાંના બધાને સમાવિષ્ટ કરો તમારો ટાઇમ પિરિયડ ઓછામાં ઓછો તેના કરતા વધારે હોવો જોઈએ કારણ કે ત્યાં ભિન્નતા હોઈ શકે છે અને લઘુત્તમ સેટઅપ આવશ્યકતા છે તમારે તે સમય આપવો પડશે નહીં તો રિસીવ ફ્લિપ ફ્લોપમાં સાચા ડેટા સ્ટોર નહીં થાય બરાબર તેથી તે જ રીતે તમારી પાસે બીજો અવરોધ હોઈ શકે છે જેને લઘુત્તમ ડિલે અવરોધ કહેવામાં આવે છે તમે સેટઅપ ટાઈમ શું હતો તે જુઓ સેટઅપ ટાઇમ કહે છે કે તમારી પાસે ફ્લિપ ફ્લોપ ડેટા ઇનપુટમાં આવી રહ્યો છે ક્લૉક આવે તે પહેલાં તમારો ઇનપુટ ડેટા ઓછામાં ઓછો સમય માટે સ્ટોર કરવો આવશ્યક છે તે ન્યૂનતમ સમય સેટઅપ ટાઈમ છે હવે હોલ્ડ ટાઈમ કહે છે કે આસપાસના અન્ય ક્લૉકની એડ્જ આવે પછી તમારે થોડો વધુ સમય રાહ જોવી પડશે જુઓ તે કહે છે કે આ સ્ટોરેજ તત્વને ઓછામાં ઓછા સમય માટે તેમનું આઉટપુટ સિગ્નલ હોલ્ડ કરવું પડશે તેથી જો તમે તે ન કરો તો નીચે આપેલ લોજિક બ્લોક સમાન પ્રકારનાં દૃશ્ય સાથે ડ્રાઇવિંગ ક્લૉક રિસીવીંગ ક્લૉકની જેમ આપણે આની સાથે સમજાવીશું તેથી આ હોલ્ડ ટાઈમ કહે છે કે આ વ્યાખ્યા છે તેથી આદર્શ એ છે કે સિગ્નલ ખૂબ ઝડપથી લોજિક સર્કિટમાંથી પસાર થવું જોઈએ નહીં અને તે જ સમાન સાઇકલના રીસિવિંગ ફ્લિપ ફ્લોપની રાઇઝિંગ એડ્જ દ્વારા કબજે થવું જોઈએ નહીં આ કંઈક આવુ છે ચાલો હું આ ઉદાહરણ ફરીથી સમજાવું આ ઉદાહરણ લો તેથી મારી પાસે આ ડ્રાઇવિંગ ક્લૉક છે ડ્રાઇવિંગ ક્લૉક તે T આવે છે તે ટાઇમ પિરિયડ છે તેથી સમયની આવશ્યકતાઓ શું છે ડ્રાઇવિંગ ક્લૉકો હોલ્ડ ટાઇમ આવે તે પછી આ હોલ્ડ ટાઇમ તે સમય છે જ્યારે ક્લૉક આવે તે પહેલાં તમારે ઇનપુટ ડેટાને સ્થિર રાખવો આવશ્યક છે અને મને આની જેમ વાત કરવા દો કારણ કે મારી પાસે ક્લૉક આવી છે તે અહીં સમજાવી રહ્યું છે કે આ ક્લૉકની એડ્જ છે આ ક્લૉક એડ્જ છે તેથી હું શું કહું છું કે જ્યારે પણ મારી પાસે ડેટા આવે છે તેથી આ સમય છે ક્લૉક એડ્જ આવે છે હું શું કહું છું આ મારો સેટઅપ સમય છે તે પહેલાં મારે મારો ડેટા લઘુત્તમ સમય માટે સ્થિર રાખવો જોઈએ અને એડ્જ આવે પછી મારે ફરીથી ન્યૂનતમ સમયની રાહ જોવી પડશે જે મારો હોલ્ડ ટાઇમ છે આ બે વાર મારે પ્રદાન કરવું આવશ્યક છે પછી જ મારા ફ્લિપ ફ્લોપ ઓપેરશનની વિશ્વાસપૂર્વક સાચી હોવાની ખાતરી આપવામાં આવશે તેથી એડ્જ પહેલા કેટલોક ન્યુનતમ સમય એડ્જ પછીનો થોડો ન્યુનતમ સમય આ સેટઅપ અને હોલ્ડ છે તમે આ આકૃતિમાં જોશો કે આપણે હોલ્ડ ટાઇમ બતાવ્યો છે એડ્જ આવે પછી ન્યૂનતમ t હોલ્ડ સમય આપવો આવશ્યક છે અને તે પછી જ લોજિક ગણતરીઓ કરવી જોઈએ તેથી હું કહું છું કે ડ્રાઈવર ક્લૉક જ્યારે પણ જલદી આવે છે ત્યારે આપણે માની લીધું છે કે જ્યારે પણ ડ્રાઈવર ક્લૉકો આવે છે ત્યારે લોજિક ઓપેરશન તરત જ ગણતરી શરૂ કરે છે પરંતુ હવે આપણે ના કહી રહ્યા છીએ ક્લૉક આવ્યા પછી તરત જ નહીં આ લોજિક ક્રિયાઓને શરૂ કરવાની મંજૂરી મળે તે પહેલાં ચાલો બીજી વાર t હોલ્ડની રાહ જોવી કારણ કે આઉટપુટ સ્થિર થવા માટે તે સમય t હોલ્ડ જરૂરી છે તેથી જ્યારે પણ ક્લૉક t હોલ્ડ આવે તે સમય જરૂરી છે ત્યારે જ આ t લોજિક આવશે આ t લોજિક ડિલે છે અને પછી તમે આ સ્ક્યુ અને જિટરની સંભાળ લો તેથી t લોજિક વત્તા t હોલ્ડ એ કુલ સમય છે t લોજિક એ આ લોજિકનો ડિલે છે અને t હોલ્ડ એ ગણતરી શરૂ કરવા પહેલાં આપણે રાહ જોવી જોઈએ તે ન્યૂનતમ સમય છે આ બંને સાથે આ ટાઈમ કરતાં વધુ હોવા જોઈએ જો આની ખાતરી ન કરવામાં આવે તો આ સર્કિટનું આ કાર્ય નિષ્ફળ થઈ શકે છે હવે ચાલો આપણે સ્ક્યુ અને જિટરના કેટલાક જથ્થાત્મક દ્રષ્ટિકોણો જોઈએ જેની આપણે અત્યાર સુધી વાત કરી છે કેટલાક અવરોધો છે જેને સંતોષવાની જરૂર છે ચાલો એક પછી એક જોઈએ ફરીથી આપણે એક સમાન પ્રકારનાં દૃશ્યને ધ્યાનમાં લઈએ છીએ બે રજિસ્ટર સ્ટેજીસ છે અને વચ્ચે એક લોજિક સર્કિટ છે આ લોજિક છે આ સ્ટોરેજ તત્વ R1 છે આ બીજો સ્ટોરેજ તત્વ R2 છે તેથી તેઓ આની જેમ જોડાયેલા છે તેથી ક્લૉકો આ ક્લૉકો સમાન ક્લૉક છે પરંતુ હું તેમને અલગથી બતાવી રહ્યો છું કારણ કે તેમની વચ્ચે થોડું સ્ક્યુ અને જિટર હોઈ શકે છે તેથી સ્ક્યુ અને જિટરને કારણે ક્લૉક એક અને ક્લૉક બે વચ્ચે થોડો ડિલે હોય શકે છે તેથી આપણી પાસે આવું દૃશ્ય છે તેથી હવે આપણે સ્ક્યુ જિટર સેટઅપ અને હોલ્ડ ટાઇમને જોઇએ છીએ ત્યાં થોડીક અવરોધો છે જેને સર્કિટના યોગ્ય સંચાલન માટે સંતોષવાની જરૂર છે ચાલો ફરી એક વાર અવરોધોનો સારાંશ કરીએ તેથી પ્રથમ અવરોધ આ જેવું છે આ મહત્તમ ડિલે અવરોધ છે એ શું કહે છે અમે તમને જણાવ્યું કુલ લોજિક સર્કિટ ડિલે સેટઅપ ટાઇમ ડિલે પછી તમે રીસિવિંગ ક્લૉકના આ સ્ક્યુ અને જિટરની સંભાળ લેશો તમારો ટાઇમ પિરિયડ ઓછામાં ઓછો આના કરતા બરાબર અથવા વધારે હોવો જોઈએ હવે લોજિક અને સેટઅપ જો તમે એક સાથે જોડો ચાલો એને કહીએ t લોજિક વત્તા સેટઅપ જો સ્ક્યુ અને જિટરને સાથે જોડાય તો તમે એને કહો સ્ક્યુ વત્તા જિટર તે T કરતા ઓછું અથવા બરાબર હોવું જોઈએ આ એક અવરોધ છે સેટઅપ ટાઇમ શું છે ફરીથી હું ક્લૉક પહેલાં પુનરાવર્તન કરું છું કે તમારે કેટલો સમય રાહ જોવી પડશે તમારે ડેટા ફીડ કરવો પડશે અને તેને સ્થિર રાખવો પડશે તેટલા સમય માટે તેથી અહીં જ્યારે તમે આના જેવા દૃશ્ય વિશે વાત કરી રહ્યાં છો ત્યારે આ લોજિક સર્કિટ ડેટાને આગામી સ્ટેજમાં ફીડ કરે છે જેથી સેટઅપ ટાઇમ હવે R2 પર લાગુ થશે જ્યારે ડેટા અહીં આવી રહ્યો છે ત્યારે અહીં ક્લૉક આવે તે પહેલાં ડેટાને ન્યૂનતમ સમય t સેટઅપ માટે સ્થિર રાખવો આવશ્યક છે એ જ રીતે R1 માટે આ સ્ટેજ તે પહેલાં જ્યારે પણ ડેટા આવે છે ત્યારે ઘટક t સેટઅપ હશે તેથી લોજિક વત્તા t સેટઅપ વત્તા તે જિટર અને સ્ક્યુ તે આખી વસ્તુની કાળજી ટાઇમ પિરિયડ T માં લેવી પડશે આ પ્રથમ અવરોધ છે તેથી આ સાથે તમે કહી શકો છો કે સ્ક્યુ અને જિટર સાથેની મહત્તમ ઓપરેટિંગ ફ્રિક્વન્સી 1 ભાગ્યા આ થશે આ લઘુત્તમ ડિલે હશે તેથી જો તમે આ દ્વારા આ 1 નું આદાનપ્રદાન લેશો તો આ મહત્તમ ફ્રિક્વન્સી હશે જેની સાથે સર્કિટ સંચાલિત થઈ શકે અને જો તમે સૈદ્ધાંતિક રૂપે આ સમયગાળા માટે આ સ્ક્યુ અને જિટરને અવગણો છો તો મહત્તમ ફ્રિક્વન્સી ફક્ત લોજિક અને સેટઅપ ટાઇમ હશે આ 1 ભાગ્યા t લોજિક સેટઅપ ટાઇમ તો હવે તમે કેટલી ફ્રિક્વન્સી ગુમાવી રહ્યા છો તમે જુઓ હવે આપણે ડિઝાઇન દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ ડિઝાઇનર તરીકે જુઓ મેં સર્કિટ ડિઝાઇન કરી છે હું ઇચ્છું છું કે મારું સર્કિટ શક્ય તેટલું ઝડપથી ચાલે તેથી હું મારા સર્કિટની ઝડપતા કેવી રીતે માપી શકું મહત્તમ ક્લૉક ફ્રિક્વન્સીથી તેથી સૈદ્ધાંતિક રીતે શરૂઆતમાં મેં સ્ક્યુ અને જિટર વિશે વિચાર્યું ન હતું તેથી ફક્ત એમ ધારીને કે ક્લૉક આવી રહી છે અને ખૂબ સરસ રીતે ડીસ્ટ્રીબ્યુટ થઈ રહી છે મેં અનુમાન લગાવ્યું છે કે મારી મહત્તમ ફ્રિક્વન્સી ક્યાં આ હોવી જોઈએ પરંતુ મારું સર્કિટને ડિઝાઇન કર્યા પછી જે મને લાગે છે કે સ્ક્યુ અને જિટરને કારણે હું તે મહત્તમ ફ્રિક્વન્સી સુધી જઈ શકતો નથી કારણ કે જો હું તે કરું છું તો સ્ક્યુ અને જિટરને કારણે કેટલાક સ્ટેજીસ ડેટાને યોગ્ય રીતે સ્ટોર કરી શકશે નહીં તેથી મારે ક્લૉકને થોડું વધુ ડિલે કરવું પડશે તેથી વાસ્તવિક ફ્રિક્વન્સી થોડી ઘટાડવી પડશે તે ભાવ હું ચૂકવી રહ્યો છું તેથી અહીં સ્ક્યુ અને જિટરની ગેરહાજરીમાં મારી પાસે આ છે તમે કહી શકો છો કે તમે કંઇક ખર્ચ કરી રહ્યા છો જેને ફ્રિક્વન્સી ખર્ચ કહે છે ફ્રિક્વન્સી ખર્ચ શું છે તે ફ્રિક્વન્સીમાં તફાવત છે મહત્તમ ફ્રિક્વન્સી કે જે તમે પ્રાપ્ત કરી શક્યા હોત જો સ્ક્યુ અને જિટર હાજર ન હોત ઓછા સ્ક્યુ અને જિટરની જગ્યાએ વાસ્તવિક ફ્રિક્વન્સી ભાગ્યા f મેક્સ તેથી જો તમે આના પર કોઈ સરળ અંકગણિત કરો છો તો પદ થશે t સ્ક્યુ જિટર વત્તા t લોજિક સેટઅપ વત્તા t સ્ક્યુ જિટર જો તમે શક્ય તેટલું સ્ક્યુ જિટર ઘટાડી શકો તો આ ફ્રિક્વન્સી ખર્ચમાં પણ તે મુજબ ઘટાડો થશે ડિઝાઇનર માટે એક મુખ્ય પડકાર છે કે કેવી રીતે ક્લૉક સર્કિટની રચના કરવી ક્લૉક નેટવર્કને કેવી રીતે ડિઝાઇન કરવું જેથી તમારા સ્ક્યુ અને જિટરને ઘટાડવામાં આવે કારણ કે તમે કહી શકો છો કે સ્ક્યુ અને જિટર આ કેવી રીતે મારા નિયંત્રણમાં હોઈ શકે છે કારણ કે એકવાર હું ચિપ બનાવું છું ત્યારે મને ખબર નથી કે તે કેટલો ડિલે લેશે પરંતુ ઓછામાં ઓછું તમે પ્રયાસ કરી શકો છો તમે તેની ખાતરી કરવાનો પ્રયાસ કરી શકો છો કે બધી ક્લૉકના વાયરની લંબાઈ લગભગ સમાન છે જેથી અંદાજિત ડિલે સમાન હોવો જોઈએ તેથી ડિલેની વિવિધતા ન્યૂનતમ હોવી જોઈએ આ સ્ક્યુ ઓછું હોવું જોઈએ આ તમે અપેક્ષા કરી શકો છો તો આ તે છે અને માત્ર એક નમૂનાનો ડેટા હું બતાવી રહ્યો છું તેથી 1 ગીગાહર્ટઝની મહત્તમ ફ્રિક્વન્સી માટે આ એક નમૂનાનો પ્લોટ છે જે હું બતાવી રહ્યો છું કે જેમ આ સ્ક્યુ જિટર 0 થી વધે છે આ સંખ્યાઓ પિકોસેકંડ્સ છે 240 પિકોસેકંડ સુધીના તમે જોઈ શકો છો કે ફ્રિક્વન્સી 1 ગીગાહર્ટ્ઝથી 800 મેગાહર્ટ્ઝ સુધી ઘટે છે તેથી જેમ જેમ સ્ક્યુ જિટર વધે છે તમારી મહત્તમ ફ્રિક્વન્સી પણ નીચે જાય છે એક વસ્તુ જે આપણા અનુગામી વર્ગોમાં ચર્ચા કરવામાં આવશે તે આપણા ક્લૉકની રચનામાં ત્યાં આવા પ્રકારના લેક્ચરોમાં ક્લૉક ટ્રી ડિઝાઇન આપણે જોશું કે તમે આપણી ક્લૉક સર્કિટરીને એવી રીતે ડિઝાઇન કરી શકો છો કે આ જિટર અને સ્ક્યુ શક્ય તેટલું ઓછું થઈ શકે કારણ કે શક્ય હોય ત્યાં સુધી ફ્રિક્વન્સી ખર્ચ ઘટાડવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે તેથી આ લેક્ચરમાં મેં આજે જે કંઇ વિશે વાત કરી છે તે આપણે ફ્રિક્વન્સી ખર્ચના ખ્યાલને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે આપણને કેટલી ફ્રિક્વન્સી આપવી છે તેનો અર્થ એ કે સ્ક્યુ અને જીટરની હાજરીમાં કામગીરીની મહત્તમ સ્પીડ અન્ય પરિમાણો એવી વસ્તુ છે જેના પર આપણું નિયંત્રણ નથી ઉદાહરણ તરીકે હોલ્ડ ટાઇમ અને સેટઅપ ટાઇમ આ ફ્લિપ ફ્લોપ સ્ટોરેજ તત્વોની લાક્ષણિકતા છે તે સમય આપવો પડશે તે ફરજિયાત ડિલેની આવશ્યકતાઓ છે પરંતુ સ્ક્યુ અને જિટર એ એવી વસ્તુ છે જેની આસપાસ તમે રમી શકો છો તેથી આપણે આપણા આગલા લેક્ચરમાં કેટલાક વધુ ઉદાહરણો જોઈશું જેથી તમે અન્ય પરિમાણોમાં ડિલેની દ્રષ્ટિએ કોઈ પ્રકારનો વેપાર કેવી રીતે કરી શકીએ તે વિશે તમને સારી લાગણી થઈ શકે જેથી તમે કેટલાક સમયના ઉલ્લંઘનને ટાળી શકો તમે તમારા સર્કિટને વધુ ઝડપે ચલાવી શકો છો અને આ રીતે કરી શકો છો આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ